આપણે સંવહનથી ઉન્નત ઉષ્માના પરિવહનની લાક્ષણિકતાની ચર્ચાની શરૂઆત કરી હતી એક નાનો કોઈપણ આકારનો પદાર્થ ધ્યાનમાં લો અને એક તરલ આ ગમે તે આકારના પદાર્થ ની પાછળ વેગ v થી તાપમાન T∞ સાથે વહે છે ચાલો સપાટીનું તાપમાન Ts છે ઘન અને તરલ પદાર્થ ની વચ્ચે ઉષ્મા પરિવહન નો દર ઉપરના સ્નેપશોટ માં બતાવ્યા પ્રમાણે મેળવી શકાય ધ્યાનમાં લેજો કે આ બંને માપી શકાય તેવી રાશિ છે તેથી અવલોકનયોગ્ય સાથે સરખામણી કરવા માટે ઉષ્મા પરિવહનના ગુણાંક ને આ બે માપી શકાય તેવી રાશિના પદમાં શોધવુ વધારે સારું છે હવે આપણે ઉષ્મા પરિવહનના ગુણાંક નો ખ્યાલ રજૂ કરીશું કે જેનો ઉષ્માવહન વિષય પર ન્યુટનના શીતળતા ના નિયમ ની ચર્ચા કરતા હતા ત્યારે ઉલ્લેખ કર્યો હતો એક એવું જ દ્રશ્ય દ્રવ્ય પરિવહન માટે પણ છે જો પદાર્થ ની સપાટી પર અમુક ઘટક કણની સાંદ્રતા CAs છે અને જો તરલ પદાર્થમાં વિસ્તૃત ઘટક કણોની સાંદ્રતા CA∞ છે તો માળખું દ્રવ્ય પરિવહન માટે થોડું અલગ છે છતાં રીત ચોક્કસ પણે સરખી છે ધારો કે ઘટક કણ A અને ઘટક કણ B મિશ્રણ તરીકે સાથે વહે છે અને ફક્ત ઘટક કણ A નું જ પ્રસરણ થાય છે એટલે કે ઘટક કણ A નું આ સપાટી પરથી તરલ તરફ સ્થાનાંતર થાય છે આપણે ધારી શકીએ કે B વધારે પ્રમાણમાં છે અને સમકક્ષ વિપરીત પ્રસરણ છે તેથી આપણે ખરેખર જે જોઈએ છીએ તે ઘટક કણ A નું બહારના વિસ્તૃત તરલ પદાર્થ માં સ્થાનાંતર છે અંતિમ દ્રવ્ય પરિવહન નો પ્રવાહ શું થશે ધારો કે CAs CA∞ છે કોઈ પણ જગ્યાએ સ્થાનિક દ્રવ્ય પરિવહન નો પ્રવાહ N ʹ મેળવી શકાય છે ઉપરના સ્નેપશોટ માં તેનું સમીકરણ છે દેખીતી રીતે ઉષ્મા અને દ્રવ્યના સ્થાનાંતર માં સમાનતા છે તેથી દ્રવ્ય પરિવહનનો ગુણાંક hm હોવો જોઈએ કે જે સ્થિતિ પર આધારિત છે આ સમીકરણને એકંદર દ્રવ્ય પરિવહનનો દર મેળવવા માટે સંપૂર્ણ સપાટી વિસ્તાર પર સંકલિત કરી શકાય છે ઉષ્મા પરિવહનની બાબત થી વિપરીત સપાટીની સાંદ્રતા અને વિસ્તૃત સાંદ્રતા ઘન પ્રવાહી પદાર્થ માં અલગ અલગ હશે એવું નથી કે સંતુલન એ સંપૂર્ણ તંત્ર સમાન સાંદ્રતા પર પહોંચે તેને અનુરૂપ છે જ્યારે બે સ્વરૂપો વચ્ચે સંતુલન પ્રાપ્ત થાય છે ત્યારે ઇન્ટરફેસ પર સંતુલન શું થશે પરિસીમા પર જે મળે છે તે વિસ્તૃત સાંદ્રતા ની સાપેક્ષમાં ચોક્કસ દ્રવ્ય પરિવહન નો દર નથી અને બહારની બાજુ દ્રવ્ય પરિવહન નો દર સંરક્ષિત ગુણધર્મ નથી સંરક્ષિત ગુણધર્મ કયો છે કે જે સમગ્ર ઇન્ટરફેસ પર સરખો છે રાસાયણિક ક્ષમતા વાયુ સ્વરૂપમાં રાસાયણિક ક્ષમતા બરાબર પ્રવાહી સ્વરૂપમાં રાસાયણિક ક્ષમતા અથવા ઘન સ્વરૂપ આવું સંતુલન નિર્દેશ કરે છે કે CAs એ ખરેખર વિસ્તૃત સાંદ્રતા નથી પણ સંતુલન પરની સાંદ્રતા છે કે જે આપેલ માધ્યમ મા ચોક્કસ ઘટકની દ્રાવ્યતા પર આધાર રાખે છે તેથી દ્રવ્ય પરિવહનની બાબતમાં દ્રાવ્યતા ની મર્યાદા મહત્વનો ભાગ ભજવે છે જ્યારે બીજી બાજુ ઉષ્મા પરિવહનની બાબતમાં જો સ્વરૂપ પરિવર્તન નથી થતું એમ માનીએ તો વધારે ઉષ્મા પૂરી પાડી શકાય છે ચાલો ધારી લો કે આપણે જાણીએ છીએ ઇન્ટરફેસ સાંદ્રતા CAs કેવી રીતે માપવી અને સાંદ્રતા નો ઢોળાવ CAs −CA∞ છે કે જે સાચો સાંદ્રતા નો ઢોળાવ છે ધ્યાનમાં લેશો કે ઉષ્મા પરિવહન માટે તાપમાનનો ઢોળાવ એ ઘન સ્વરૂપમાં વિસ્તૃત તાપમાનઅથવા પ્રવાહી સ્વરૂપ જો સારી રીતે મિશ્રિત હોય તો અને બહારના તરલમાં વિસ્તૃત તાપમાન વચ્ચેનો તફાવત છે નીચેના સ્નેપશોટ માં દર્શાવ્યા પ્રમાણે સરેરાશ ઉષ્મા પરિવહનના ગુણાંક ની જેમ આપણે સરેરાશ દ્રવ્ય પરિવહનનો ગુણાંક પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ ચાલો હવે સમતલ પ્લેટ ની પાછળ વહેણ ધ્યાનમાં લઈએ પ્લેટ નું તાપમાન અને તરલ ઉપરના સ્નેપશોટ માં બતાવ્યા પ્રમાણે છે જો એ પ્લેટ ની લંબાઈ L છે તો સરેરાશ ઉષ્મા પરિવહનનો ગુણાંક h m ઉપરના સ્નેપશોટ માં બતાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે હવે પ્રશ્ન એ છે કે તરલ સ્વરૂપમાં શું થાય છે તાપમાનમાં ફેરફાર અને તરલ સ્વરૂપ નો પ્રવાહ ઉષ્મા પરિવહનના ગુણાંક ને અસર કરે છે ફ્લુઇડ મિકેનિક્સ યાદ કરો ઇન્ટરફેસ પર પરિસીમા નું સ્તર હોય છે તેથી જેવું તરલ સમતલ પ્લેટ ની ધાર પર પહોંચે છે ઇન્ટરફેસ પર તરલનો વેગ 0 થાય છે બરાબર ચાલો મુક્ત વહેણ નો વેગ એ તરલ ખરેખર સમતલ પ્લેટ જુએ છે તે પહેલા v∞ છે જો u એ x ભાગ નો વેગ અને v એ y ભાગનો વેગ છે તો u y0 v y0 0 થાય છે y0 પર સ્થિર સમતલ પ્લેટ ના સંપર્કમાં રહેલા તરલ ના કણો નો સ્લીપ શરત ના લીધે સ્થિર થાય છે તેનો મહત્વનો સૂચિતાર્થ ઉષ્મા અને દ્રવ્ય પરિવહન પર થાય છે કારણકે તરલ y0 પર સ્થિર છે પરિસીમા પર ઉષ્મા પરિવહન માટે ની રચના શું છે કેમકે ઇન્ટરફેસ પર વેગ 0 છેએક સ્વરૂપમાંથી બીજામાં ઉષ્મા પરિવહનનો વાસ્તવિક પ્રકાર ઉષ્માવહન છે ઉષ્માનયન નથી દ્રવ્ય પરિવહનની બાબતમાં એ પ્રસરણ છે